શુભેચ્છાઓ મોડ્યુલ 3 એકમ 13 સૂચના માટેના પ્રાયોગિક અભિગમ પર આપનું સ્વાગત છે પહેલાનાં એકમમાં આપણે સૂચના માટેનો સમસ્યા આધારિત અભિગમ સમજ્યા છીએ આ એકમમાં આપણે સૂચના માટેના પ્રાયોગિક અભિગમને સમજીશું બધા પ્રકારનું શિક્ષણ એ અનિવાર્યપણે અનુભવમાંથી શીખવાનું છે આમ બધી સૂચનાઓ પ્રાયોગિક હોવી આવશ્યક છે શીખનાર સહભાગી છે અને તેથી તેનો અનુભવ કરી રહ્યો છે તો પછી સૂચના તરફનો પ્રાયોગિક અભિગમ શું છે જો બધી સૂચનાઓ પ્રાયોગિક હોવી જ જોઈએ તો સૂચના તરફના પ્રાયોગિક અભિગમ ને આપણે શું કહીશું આ અભિગમમાં વપરાતા અનુભવની લાક્ષણિક્તાઓ શું છે કેટલીક લાક્ષણિક્તાઓછે આપણે આગળ જતા હોઈશું તેમ તેમ વિસ્તૃત કરીશું મૂળભૂત રીતે જેને પ્રાયોગિક અભિગમ કહે છે તે શીખનાર કેન્દ્રિત છે તેના મૂળ સિદ્ધાંતમાં અનુભવના સક્રિય વાટાઘાટકાર તરીકે શીખનાર છે આ અનુભવ એકદમ ખુલ્લો અંતનો હોઈ શકે છે કયા પ્રકારનાં અનુભવો શીખનારા દ્વારા પસંદ કરવામાં આવે છે તે નોંધપાત્ર છે તેની અનુભવના સક્રિય વાટાઘાટકાર તરીકે શીખનાર અધિકૃત અધ્યયનનો અનુભવ સ્વ દિશા નિર્ણયની પસંદગીઓ અને પ્રતિસાદ એ કેટલીક મુખ્ય વિશિષ્ટતાઓ છે અન્યથા જો આપણે અનુભવો લઈએ તો સામાન્ય અર્થમાં બધી સૂચનાઓ પ્રાયોગિક છે પરંતુ કેટલીક સુવિધાઓ છે જેનો ઉપયોગ સૂચનાના અન્ય સ્વરૂપોથી સૂચના તરફના પ્રાયોગિક અભિગમને અલગ કરવા માટે થાય છે શીખનાર અહીં અગત્યની ભૂમિકા ભજવે છે તે ફક્ત તેના અનુભવની વાટાઘાટો કરે છે પરંતુ તે શિક્ષણ સ્વ નિર્દેશિત ફેશનમાં કરે છે નિર્ણયની ઘણી પસંદગીઓ છે અને અનુભવ પરના આ નિર્ણયોના પરિણામો પ્રતિસાદથી ટકી રહે છે સૂચનાના પ્રાયોગિક અભિગમ તરીકે જાણીતી બનનારી આ કેટલીક વિશિષ્ટતાઓ છે પ્રાયોગિક લર્નિંગ થિયરીના મૂળને જોન ડેવીથી શોધી શકાય છે જે પાછલી સદીના શરૂઆતના ભાગની બધી જ રીત છે પરંતુ મુખ્ય ધ્યેય કોલબના પ્રભાવશાળી કાર્યને કારણે હતો જેમણે તે સમય સુધી ઉપલબ્ધ તમામ સંશોધનોનું પ્રાયોગિક અભિગમોના સંદર્ભમાં સંશ્લેષણ કર્યું હતું તેમણે તે સમય સુધી ઉપલબ્ધ સિદ્ધાંતોની તમામ દાર્શનિક અસરોને નિસ્યંદિત કરી તે પછી તે તેનું પોતાની માળખું બહાર આવ્યું જેને તેણે પ્રાયોગિક શિક્ષણ તરીકે ઓળખાવ્યું જે શિક્ષણ અને વિકાસના સ્ત્રોત તરીકેનો અનુભવ તેમણે 4 સ્ટેજની સાયકલ મોડલની દરખાસ્ત કરી તે એક નક્કર અનુભવથી પ્રારંભ થાય છે જે શીખનાર પસાર કરે છે નક્કર અનુભવ પસાર કર્યા પછી શીખનાર તે અનુભવ પર પ્રતિબિંબિત કરે છે પ્રતિબિંબિત અવલોકન પછી તેના આધારે શીખનાર ખ્યાલ અમૂર્ત કલ્પનાકરણને ઘડવાનો પ્રયત્ન કરે છે આ અમૂર્ત વિભાવનાના આધારે શીખનાર આગળ સક્રિય પ્રયોગો કરે છે આ બીજા નક્કર અનુભવ તરફ દોરી જાય છે ફરીથી પ્રતિબિંબીત નિરીક્ષણ વિભાવના આગળના પ્રયોગો તેથી સક્રીય રીતે શીખનાર આ 4 તબક્કાઓમાંથી પસાર થાય છે અને આ કોલ્બના પ્રાયોગિક શિક્ષણના મોડયુલનો સાર છે પરંતુ આ મોડેલ એકદમ અમૂર્ત સ્તરે છે જ્યારે લોકો આ મોડેલને કોઈ વિશિષ્ટ પ્રોગ્રામમાં લાગુ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્યાં કેટલીક મુશ્કેલીઓ લાગે છે અને આ મુશ્કેલીઓથી કોલ્બના મોડેલની પણ કેટલીક ટીકા થઈ છે અનુભવ પર ધ્યાન આપવું એ હંમેશા જરૂરી બનતું હોવું જરૂરી નથી અને દરેક શીખનારા માટે તે બને તે જરૂરી નથી શીખનારને અનુભવ હોઈ શકે છે પરંતુ શીખનારને તે અનુભવ પર પ્રતિબિંબિત કરવાની કોઈ જરૂર અથવા પ્રેરણા હોઈ શકતી નથી દરેક શીખનારને તે જ રીતે પ્રતિબિંબિત કરવાની જરૂર નથી તેથી વિચાર એ છે કે તે અનુભવ જે અસર પર પ્રતિબિંબિત કરવાથી થઈ શકે છે તે વિવિધ લોકો માટે એકદમ અલગ હોઈ શકે છે વધારામાં અનુભવ ને ફરીથી કહેવો રાજકીય છે આપણે જે કથાઓ કહીએ છીએ તે આપણા હેતુ અનુસાર બદલાય છે જાણીજોઈને આપણે જૂઠું બોલાવવાનો પ્રયત્ન નથી કરતા પરંતુ મન પાછળથી અનુભવની પોતાની આવૃત્તિ બનાવે છે જ્યારે શીખનાર અનુભવને ફરીથી યાદ કરવાનો અને તેના પર ચિંતન કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે તે હંમેશાં એક માન્ય પ્રતિબિંબ નહીં હોય અને તેમાંથી પ્રાપ્ત થતું શિક્ષણ ખરેખર પ્રામાણિક નહીં હોય અલબત્ત લોકોએ આના સમાધાનનો પ્રસ્તાવ પણ મૂક્યો છે કે શીખવાની પ્રક્રિયા શીખનારાઓના સમુદાયમાં થવી જોઈએ આ તે વિચાર પર આધારિત છે કે જ્યારે અનુભવો વહેચવામાં આવે છે અને જ્યારે શીખવાનું સમુદાય મોડમાં થાય છે ત્યારે કદાચ શીખવાનું વધુ પ્રમાણિક હશે આ પ્રાયોગિક શિક્ષણના સામાજિક રચનાત્મક અર્થઘટન પર આધારિત છે તે જ્ઞાન વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવ્યું છે પરંતુ તે સમુદાયમાં પણ બનાવવામાં આવ્યું છે સામાજિક રચનાત્મક અર્થઘટન ધારે છે કે જ્યારે શીખનારાઓનું સમુદાયની અંદર ભણતર થાય છે ત્યારે અનુભવો અધિકૃત ફેશનમાં યાદ કરવામાં આવે છે અને ભણતર ઊંડું હોય છે આટલી બધી ટીકાઓ છતાં સૂચના માટે વ્યાજબી રીતે કાર્યક્ષમ પ્રયોગાત્મક અભિગમ સાથે બહાર આવવાનું શક્ય છે અને આ પડકારોને દૂર કરી શકાય છે લોકોએ વિવિધ સેટિંગ્સમાં સમય સમય પર વિવિધ સંદર્ભોમાં પ્રાયોગિક અભિગમ અજમાવ્યો છે ઔપચારિક ઇજનેરી કાર્યક્રમો ઔપચારિક તબીબી કાર્યક્રમો અનૌપચારિક કાર્યક્રમો સમુદાય શિક્ષણ કેન્દ્રો અને વિવિધ સંદર્ભોમાં પણ તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે આધુનિક એન્જિનિયરિંગ શિક્ષણના પડકારોને પહોંચી વળવા પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓમાં પ્રોજેક્ટ આધારિત અભિગમ અને સમસ્યા આધારિત અભિગમ જેની વિશે આપણે અગાઉના બે એકમોમાં ચર્ચા કરી છે સાથે પ્રાયોગિક અભિગમ પણ શામેલ છે પહેલાના એકમમાં પણ આપણે જોયું કે આધુનિક એન્જિનિયરિંગ શિક્ષણ ખરેખર મોટી સંખ્યામાં પડકારોનો સામનો કરી રહ્યું છે એનબીએ દ્વારા ઘડવામાં આવેલા ઘણા પીઓ પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ પરંપરાગત એન્જિનિયરિંગના અભ્યાસક્રમો દ્વારા સંબોધિત કરી શકાતા નથી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખરેખર જરૂરી વ્યવસાયિક કુશળતા શીખનારાઓને આપી શકાતી નથી લોકો આ પડકારોનો સામનો કરવા માટે વિવિધ અભિગમો સાથે પ્રયોગ કરી રહ્યા છે આ ત્રણ પ્રાયોગિક અભિગમ પ્રોજેક્ટ આધારિત અભિગમ અને સમસ્યા આધારિત અભિગમ તાજેતરનાં વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય છે અલબત્ત જ્યારે એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં સૂચનાનો પ્રાયોગિક અભિગમ લાગુ કરવામાં આવે છે ત્યારે ખરેખર શું કાર્ય કરે છે તેના અનુભવપૂર્ણ પુરાવાઓની સાપેક્ષ તંગી છે આપણી પાસે જે પુરાવા છે તે નોંધપાત્ર વલણ છે કે આવા અભિગમ તદ્દન અસરકારક છે હજી પણ ખાસ કરીને ભારતીય સંદર્ભમાં ખરેખર શું કામ કરે છે તેના પર પ્રયોગશીલ માહિતી આપતા નિયંત્રિત પ્રયોગો ઉપલબ્ધ નથી હજી પણ એવી સંસ્થાઓ છે જે સૂચના માટેના પ્રાયોગિક અભિગમનો પ્રયાસ કરી રહી છે ફરીથી સૂચના પ્રત્યેના પ્રોજેક્ટ આધારિત અભિગમ અને સૂચના પ્રત્યેનાં સમસ્યા આધારિત અભિગમ ની જેમપ્રાયોગિક અભિગમ શબ્દનો ઉપયોગ પણ વિવિધ અર્થમાં થાય છે જ્યારે તમે સૂચના તરફના કેટલાક પ્રાયોગિક અભિગમ તરીકે નોંધાયેલા કેસ સ્ટડીઝ જુઓ છો ત્યારે તે લગભગ પ્રોજેક્ટ આધારિત અભિગમો જેવા લાગે છે તેથી શબ્દનો ઉપયોગ થોડો અસ્પષ્ટ અર્થમાં અથવા થોડો વિસ્તૃત અર્થમાં સાહિત્યમાં નોંધાયેલા કિસ્સાઓમાં ખૂબ સારી સંખ્યામાં થઈ રહ્યો છે હકીકતમાં પ્રોજેક્ટ આધારિત અભિગમ સમસ્યા આધારિત અભિગમ અને પ્રાયોગિક અભિગમ તે બધા વધુ કે ઓછા વિનિમયક્ષમ ફેશનમાં ઉપયોગમાં લેવાય છે તેઓ ઘણી લાક્ષણિક્તાઓ વહેંચે છે તેમ છતાં તેઓ અલગ અભિગમ છે તે સમય સુધી ઉપલબ્ધ સિદ્ધાંતના આધારે અને તે સમય સુધીના પ્રાચીન પુરાવાઓના આધારે તે સમય સુધીના સાહિત્યમાં નોંધાયેલા કેસ અધ્યયનના આધારે સૂચના તરફના પ્રાયોગિક અભિગમની રચના માટે લિન્ડસે અને બર્જર ત્રણ આદેશાત્મક સિદ્ધાંતો પ્રસ્તુત કરે છે અને તેમના અનુસાર આ સિદ્ધાંતો સાહિત્યમાં ઉભી થયેલી મોટાભાગની ચિંતાઓને દૂર કરી શકે છે આ રીગેલુથ અને કેર ચેલ્મેન દ્વારા સંપાદિત સૂચનાત્મક થિયરીઝ અને મોડલ્સ વોલ્યુમ III માં ઉપલબ્ધ છે આ પ્રસ્તુતિ નજીકથી તે મોડેલને અનુસરે છે પ્રાયોગિક અભિગમના ત્રણ સાર્વત્રિક સિદ્ધાંતો છે અનુભવ તૈયાર કરવો અનુભવને સક્રિય કરવો અનુભવને પ્રતિબિંબિત કરવો દરેક સિદ્ધાંત હેઠળ પેટા સિદ્ધાંતો હોય છે અને પછી ત્યાં ચોક્કસ પરિસ્થિતિઓને આધારે ભિન્નતા હોય છે પહેલા ચાલો આપણે અનુભવ તૈયાર કરવા વિશે જોઈએ અનુભવ ઘડવાનો અર્થ શું છે પ્રાયોગિક શિક્ષણના પરંપરાગત સિદ્ધાંતમાં શીખનાર દ્વારા વાટાઘાટનો અનુભવ તદ્દન અસ્પષ્ટ હતો અનુભવની પસંદગીમાં શીખનાર પાસે પ્રમાણમાં મહાન અક્ષાંશ હતો પરંતુ ઔપચારિક પ્રોગ્રામમાં તે ખૂબ કાર્યક્ષમ ન હોઈ શકે અનુભવ ઘડવાનો અર્થ છે અનુભવ માટે વ્યાજબી ક્રિસ્પી સીમાઓ સ્થાપિત કરો અને અનુભવ માટે સંદર્ભ વ્યાખ્યાયિત કરો અનુભવ ખુલ્લા અને ઝાંખાં થવાને બદલે 'ફ્રેમ્ડ' કરવામાં આવે છે અનુભવની આજુબાજુ એક ફ્રેમ લગાવો અને તે પ્રક્રિયાને કાર્યક્ષમ બનાવવા માટે જરૂરી છે શીખનારના ધ્યાનનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે આ અનુભવની રચના કરવી જરૂરી છે ઔપચારિક પ્રોગ્રામમાં આ ખાસ કરીને મહત્વનું છે કારણ કે તેમાં આપણી પાસે સૂચના સંપૂર્ણ સુનિશ્ચિત સજ્જડ ગોઠવણવાળી ફેશનમાં છે સમય મુજબનું શેડ્યૂલ મુજબનું અભ્યાસક્રમોની સંખ્યા આ બધા એકદમ વ્યાજબી કઠોર પ્રકારનું શેડ્યૂલ અનુસરે છે તેથી આપણે અનુભવમાં ખૂબ ખુલ્લાપણુંની મંજૂરી આપી શકતા નથી જ્યારે ઔપચારિક પ્રોગ્રામમાં પ્રાયોગિક અભિગમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે અનુભવને ફ્રેમ કરવાની જરૂર છે મૂળ વિભાવનામાં આવી મર્યાદાઓ મૂકી ન હતી પરંતુ જ્યારે આપણે તેનો ઔપચારિક એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં અમલ કરવાની ઇચ્છા રાખીએ છીએ ત્યારે આપણે કયા પ્રકારનાં અનુભવોની મંજૂરી છે તેના પર કેટલીક મર્યાદાઓ રાખવી પડશે અનુભવ ઘડવો એ અનુભવ પરના શીખનારના પરિપ્રેક્ષ્યને અસર કરે છે અને તેઓ તેમાં કેવી રીતે શામેલ છે કારણ કે દરેક અનુભવને બહુવિધ દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે આ 'અનુભવની રચના' એ પછીના પ્રતિબિંબ દરમિયાન પણ મહત્વની ભૂમિકા ભજવશે અને આમ તે ભણતર પર પણ અસર કરશે ફ્રેમિંગ એ શીખનારાને પહેલાના અનુભવના તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જે હાલના સંદર્ભમાં સૌથી સુસંગત છે માની લઈએ હાલમાં એક અનુભવ છે જેના દ્વારા શીખનાર જઇ રહ્યો છે અગાઉના અનુભવના કયા તત્વો સૌથી વધુ સુસંગત છે જો હાલના અનુભવની કોઈ રચના કરવામાં આવી નથી તો શીખનારને અગાઉના અનુભવમાંથી જે તત્વો સૌથી સુસંગત છે અને સૌથી વધુ મદદગાર છે તે ને યાદ કરી તેને વર્તમાનના અનુભવમાં પ્રતિબિંબિત કરવામાં નોંધપાત્ર મુશ્કેલી આવી શકે છે તેથી ફ્રેમિંગ મદદરૂપ છે આમાં ફરીથી ત્રણ સાર્વત્રિક પેટા પદ્ધતિઓ છે સૂચનાત્મક ઉદ્દેશોનો સંદેશાવ્યવહાર આકારણીના માપદંડ પર વાતચીત અને સામાજિક માળખું અને શીખનારાઓની અપેક્ષિત વર્તનની સ્થાપના પ્રથમ સૂચનાત્મક ઉદ્દેશો છે નોંધ લો કે આ સૂચનાત્મક ઉદ્દેશ્યો છે અને તે શીખવાના પરિણામો અથવા અભ્યાસક્રમના પરિણામો કરતાં વધુ છે કારણ કે પ્રાયોગિક અભિગમ શીખનારને નોંધપાત્ર સ્વતંત્રતા આપે છે તેથી આપણે અનુભવોના એકંદર સંદર્ભને શીખનારાઓ સમક્ષ રજૂ કરવો જરૂરી છે ચોક્કસપણે આપણે કોર્સના પરિણામોની વાતચીત કરીએ છીએ તે ખૂબ જ જરૂરી છે પરંતુ તે ઉપરાંત આપણે તે અનુભવમાં શામેલ થવાનું કારણ અને હેતુ પણ શીખનારાઓને જણાવીએ છીએ શા માટે અનુભવ તે રીતે ઘડવામાં આવ્યો છે તે અનુભવમાં શામેલ થવાનું કારણ શું છે હેતુ શું છે આ પ્રવૃત્તિઓ માટે સંદર્ભ પ્રદાન કરે છે અનુભવ દરમિયાન શીખનારાઓ ઘણી પ્રવૃત્તિઓ કરે છે અને આ વાતચીત તે પ્રવૃત્તિઓ માટે સંદર્ભ પ્રદાન કરે છે કારણ કે સમાન પ્રવૃત્તિ શીખનાર તે અનુભવોને કેવી દ્રષ્ટિથી જુએ છે તેના આધારે વિવિધ અનુભવો અને ભિન્ન ભિન્ન પરિણામો તરફ દોરી શકે છે એક સરળ ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે એક વિદ્યાર્થી ટીમ સ્થાનિક સમુદાયમાં નાશ પામેલા કૃષિ ઉત્પાદનોના ઉત્પાદકો સાથે વાતચીત કરી રહી છે કદાચ કેટલાક પ્રકારના ફળો અથવા નાશ પામનારા કૃષિ ઉત્પાદનો શીખનારાઓ માટે આનાં જેવો અનુભવ પ્રદાન કરવાનો હેતુ એ છે કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમની ડિઝાઇન માટેની આવશ્યકતાઓને દૂર કરી શકાય જો તેવું છે તો શીખનારાઓ જે રીતે અનુભવ જુએ છે તેઓ જે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે જે પ્રકારની માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરે છે તે બધું જુદું થઈ શકે બીજી બાજુ જો ઉદ્દેશ્ય તેમની તકનીકી પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ તકનીકીઓનો ઉપયોગ કહો કે કોલ્ડ સ્ટોરેજની ઓછી કિંમતની આવૃત્તિ નો સમજવાનો છે તો આખો અનુભવ નવી રંગ મેળવશે તેથી અનુભવમાં શામેલ થવાના કારણ અને હેતુ માટે વાતચીત કરવી જરૂરી છે પરંપરાગત મોડેલમાં આનાં પર ભાર મુકાયો ન હતો પરંતુ ઔપચારિક પ્રોગ્રામમાં જ્યારે આપણે પ્રાયોગિક અભિગમ રજૂ કરીએ છીએ ત્યારે આ પ્રકારની વધારાની માહિતી પ્રદાન કરવી આપણા માટે જરૂરી છે જેથી શિક્ષણ ખાસ ધ્યાન કેન્દ્રિત રીતે થાય અને અનુભવ ખરેખર અભ્યાસક્રમના પરિણામો પ્રાપ્ત કરવામાં ફાળો આપે આપણે સૂચનાત્મક ઉદ્દેશ્યો અંગેની માહિતી પ્રદાન કરીએ છીએ આપણે આકારણીના માપદંડની પણ વાતચીત કરવાની જરૂર છે કારણ કે આ આપણે વારંવાર કહીએ છીએ કે કોઈ પણ સૂચનાના મોડેલમાં આકારણી ખરેખર ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક હોય છે શીખવાના પરિણામો સાથે જોડાયેલ હોવું જ જોઈએ પરંતુ પ્રાયોગિક અભિગમના કિસ્સામાં આકારણીના અવકાશને વિસ્તૃત કરવો જરૂરી હોઈ શકે છે તે અર્થમાં કે અનુભવમાંથી કક્ત અંતિમ પરિણામ જ નહીં ભણતરનું મૂલ્યાંકન કરવું જરૂરી છે શીખનારાઓને વાસ્તવિક અભિપ્રાય આપવા માટે તે જરૂરી છે કે ફક્ત પ્રશિક્ષક જ નહીં પરંતુ અન્ય સંબંધિત હોદ્દેદારોને પણ મૂલ્યાંકન માટે આમંત્રિત કરી શકાય અને આની આગળ વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરો કે આકારણી આવી હશે અને આ અનુભવ પરથી શીખવા પર નોંધપાત્ર અસર કરી શકે છે પહેલાનાં ઉદાહરણમાં જો તમે તેના પર નજર નાખો એકવાર વિદ્યાર્થીઓ કોઈ સમાધાનનો પ્રસ્તાવ લાવે તે પછીના અંતિમ વપરાશકર્તાઓને નિરાકરણ પરની તેમની ટિપ્પણીઓ માટે આમંત્રિત કરવા યોગ્ય રહેશે શીખનારાઓ સુધી વાતચીત કરીને આપણે શીખનારાઓને પણ આકારણી માટે સંદર્ભ પ્રદાન કરીએ છીએ તેઓ જાણે છે કે ઉકેલોને ખરેખર વપરાશકર્તાઓ દ્વારા ઉદ્દેશ્ય કરવામાં આવશે જે રીતે તેઓ અનુભવને જુએ છે તેઓ અનુભવથી મેળવે છે તે શિક્ષણ આનાથી પ્રભાવિત થશે અને તેથી આપણે આકારણીનો વિસ્તાર વધારવો પડશે આ કદાચ સીધા ગ્રેડ તરફ દોરી શકે નહીં પરંતુ તેનું મહત્વ હોવું આવશ્યક છે તે પછી સામાજિક માળખું અને શીખનારાઓનાં અપેક્ષિત વર્તનને સ્થાપિત કરો આપણે વિદ્યાર્થીના પ્રશિક્ષક સાથે નાં સંબંધને ઔપચારિક રીતે સ્થાપિત કરવા આવશ્યક છે કારણ કે શીખનારને નોંધપાત્ર સ્વતંત્રતા આપવામાં આવે છે જો અનુભવ બહારની દુનિયાને સમાવે છે તો વિદ્યાર્થી અને પ્રશિક્ષક વચ્ચેનો સંબંધ અને તેના સાથીઓ સાથે અને બહારની દુનિયા સાથેનો સંબંધ શું બનશે તે ખાસ કરીને મહત્વનું છે કારણ કે જો વિદ્યાર્થીઓ ત્યાંની લોકો સાથે વાતચીત કરવા માટે ખરેખર બહારની દુનિયામાં જતા હોય તો સુનિશ્ચિત માળખાગત રેખાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા થાય છે તેની ખાતરી કરવા માટે આપણે ખૂબ કાળજી લેવાની જરૂર છે તેથી આપણે યોગ્ય સામાજિક માળખું સ્થાપિત કરવું જોઈએ આ સંબંધો પ્રેરણા વાસ્તવિક અનુભવ અને શિક્ષણ પરથી પ્રભાવ મેળવે છે જે અનુભવ પરથી આવે છે બીજો સાર્વત્રિક સિદ્ધાંત એ અનુભવને સક્રિય કરવાનો છે આ તબક્કામાં નવા અનુભવની રચના ઉપરાંત પૂર્વ અનુભવનો ઉપયોગ આ મેરિલના સક્રિયકરણ સિદ્ધાંતને વધુ અથવા ઓછા અનુરૂપ છે નો સમાવેશ થઈ શકે છે મુખ્ય લાક્ષણિકતાઓ તે છે કે તે અધિકૃત અનુભવ હોવો જોઈએ શીખનારાઓ દ્વારા નિર્ણય લેવાની અવધિ હોવી આવશ્યક છે અને અનુભવને સમસ્યા વિષયવૃત્તિ હોવી જ જોઇએ અને જટિલતાના સ્તર અથવા અનુભવની મુશ્કેલીને કાળજીપૂર્વક નક્કી કરવી આવશ્યક છે તેથી અનુભવની જટિલતા એ બીજો મહત્વપૂર્ણ પેટા સિદ્ધાંત છે સૂચના સંદર્ભ વધુ પ્રમાણિક બનતાં શિક્ષણમાં સુધારો થાય છે અનુભવોમાંના કાર્યો અને સંદર્ભ ક્રિયાઓ અને સંદર્ભ જેવા છે અને શીખનારાઓ તેમના વ્યાવસાયિક જીવનમાં જેનો સામનો કરશે તે તદ્દન સમાન હોવા જરૂરી છે તે અનુભવનાં અધિકૃત હોવાનો અર્થ છે સમાન જ્ઞાનાત્મક સ્તરો જ્ઞાન વર્ગોની સમાન પ્રકૃતિ સમાન પ્રકારનાં અવરોધ સંદર્ભ પણ સમાન છે અને કાર્ય પણ સમાન છે પરંતુ અવકાશમાં ઓછા જટિલ છે પરંતુ આવશ્યક પ્રકૃતિ લગભગ સમાન જ રહે છે આ ભણતરને વધુ સારું બનાવે છે અને જો વાસ્તવિક અનુભવના જોખમી પરિણામો આવી શકે છે તો જરૂરી હોય તો સિમ્યુલેશનનો ઉપયોગ કરો ઉદાહરણ તરીકે જો વાસ્તવિક અનુભવમાં વાતાવરણમાં કામ કરવું જોખમી છે તો દેખીતી રીતે આપણે ઈચ્છતા નથી કે વિદ્યાર્થીઓ તે વાતાવરણમાં કામ કરે તેથી આપણે સિમ્યુલેશન મોડેલોનો ઉપયોગ કરી શકીએ છીએ પરિસ્થિતિ અનુભવ એવો હોવો જ જોઇએ કે શીખનારા નિર્ણયો લઈ શકે પસંદગીઓ છે અને આ નિર્ણયોના પરિણામો વિદ્યાર્થી દ્વારા અનુભવવા જોઈએ નિર્ણયો માટે અવકાશ હોવો આવશ્યક છે અને નિર્ણયોના અધિકૃત પરિણામો હોવા જોઈએ ઉદાહરણ તરીકે જો અનુભવ કોઈ સમુદાયની સમસ્યાનું નિરાકરણ કરી રહ્યો છે સંભવત જેની પહેલા આપણે ચર્ચા કરી છે તો શીખનારાઓએ જ ઉપયોગમાં લેવાતી સામગ્રી ઉકેલમાં વિશ્વસનીયતા ખર્ચ અંગે નિર્ણય લેવો જોઇએ જ્યારે તેઓ આ નિર્ણયોના આધારે કોઈ સમાધાનનો પ્રયાસ કરે છે ત્યારે તેઓએ કરેલી પસંદગીઓના આધારે તે સમાધાન અલગ હશે શીખનારાઓએ આનો અનુભવ કરવો જ જોઇએ એટલે કે શીખનારાઓએ એ જોવું જ જોઇએ કે આ તેમના નિર્ણયોનું પરિણામ છે અને તેઓએ તે પરિણામ અનુભવવું જોઈએ આ નિર્ણયોના પ્રમાણિક પરિણામો હોવા આવશ્યક છે અને આ અધિકૃત પરિણામો પરના પ્રતિસાદ વિદ્યાર્થીઓને શીખવવામાં મદદ કરશે અનુભવ શક્ય હદ સુધી સમસ્યા લક્ષી હોવો આવશ્યક છે આ ફરીથી મેરિલની સમસ્યાઓ કેન્દ્રિત સિદ્ધાંતને અનુરૂપ છે પ્રાયોગિક શિક્ષણમાં સામાન્ય રીતે મુખ્ય મુદ્દો અથવા મુખ્ય સમસ્યા શામેલ હોય છે જેનું વિશ્લેષણ કરવું જોઈએ અને પછી કોઈ નિષ્કર્ષ પર લાવવું જોઈએ અનુભવ સામાન્ય રીતે કોઈ ચોક્કસ સમસ્યા કેન્દ્રિત અને તેની આસપાસ ઘડયેલ હોય છે સમસ્યાના સંદર્ભમાં અનુભવ દરમ્યાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને નિર્ણયો અને પછીથી મળેલ પ્રતિબિંબ અને પ્રતિસાદ થી ભણતરને પ્રોત્સાહન મળે છે આપણે જે પ્રકારની સમસ્યાઓ પસંદ કરીએ છીએ અને તે પ્રકારની સેટિંગ જેમાં સમસ્યા ઉભી થઈ શકે છે તે અલગ હોઈ શકે છે પરંતુ અનુભવનું સમસ્યા લક્ષી હોવું આવશ્યક છે તે પછી છેલ્લો પેટા સિદ્ધાંત એ છે કે અનુભવ ખરેખર પડકારજનક હોવો જોઈએ અનુભવ જટિલ અથવા પૂરતો મુશ્કેલ હોવો જોઈએ જેથી તે વિદ્યાર્થીઓને પડકાર આપે જો તે ખૂબ જ સરળ છે તો વિદ્યાર્થીઓ માટે શીખવું ખરેખર રસપ્રદ રહેશે નહીં બીજી તરફ તે એટલું મુશ્કેલ અથવા જટિલ હોવું જોઈએ નહીં કે વિદ્યાર્થીઓ બંધ થઈ જાય તેઓ નકારાત્મક પ્રેરિત બની જાય છે 'આને હલ કરવાનો પ્રયાસ કરવાનો કોઈ ફાયદો નથી તે ખૂબ જ મુશ્કેલ છે 'પ્રારંભ થતાં જ નીકળવાની વૃતિ ન હોવી જોઈએ વિદ્યાર્થીઓને યોગ્ય સ્તરે પડકાર આપો જો કે યોગ્ય સ્તર શું છે તેની પસંદગી એ નિર્ણયનો મુદ્દો છે પ્રશિક્ષકે આ નિર્ણય કરવો પડશે કારણ કે પ્રાયોગિક અભિગમ ભણતરને મહત્વ આપે છે જે નિષ્ફળતાથી પણ થઈ શકે છે આ પ્રાયોગિક અભિગમનું એક ખૂબ જ વિશિષ્ટ લક્ષણ છે જે આપણને પ્રોજેક્ટ આધારિત અભિગમ અથવા સમસ્યા આધારિત અભિગમમાં મળશે નહીં પ્રાયોગિક અભિગમમાં અનુભવો જે સફળ પરિણામો તરફ દોરી જાય છે તે મૂલ્યવાન છે અનુભવો જે નિષ્ફળતાઓ તરફ દોરી જાય છે તે પણ મૂલ્યવાન છે વિદ્યાર્થીઓ નિષ્ફળતાઓમાંથી જે પાઠ ભણે છે તે પણ મૂલ્યવાન છે વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ નિર્ણયો નિષ્ફળતા તરફ દોરી શકે છે પરંતુ ત્યાં એક શિક્ષણ છે જે થાય છે અને વિદ્યાર્થીઓ તે નિષ્ફળતાઓમાંથી પણ શીખે છે અને પ્રશિક્ષકને તે શિક્ષણમાં પણ રસ છે સૂચના તરફના પ્રાયોગિક અભિગમની તે ખૂબ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે પરંતુ અલબત્ત આ બનવા માટે વિદ્યાર્થીઓ નિષ્ફળતાઓને સ્વીકારવા માટે પૂરતા આત્મવિશ્વાસપૂર્ણ હોવા જોઈએ અને તેઓ નિષ્ફળતાથી શીખવા માટે પૂરતા નિષ્ઠાવાન હોવા જોઈએ આપણે પછીથી જોઈએ કે આ પ્રકારની વસ્તુને કયા પ્રકારનું મિકેનિઝમ્સ સમર્થન આપી શકે છે તેથી કેટલીકવાર જે સમસ્યા થોડી ઉચી સપાટીએ છે તેને સેટ કરવા માટે તે ઉપયોગી થઈ શકે છે આ બધા નિર્ણયો છે જે પ્રશિક્ષકે લેવાના છે તે પછી છેલ્લો સિદ્ધાંત જે સૂચના તરફના અનુભવ આધારિત અભિગમનું મુખ્ય તત્વ છે એ છે અનુભવને પ્રતિબિંબિત કરવો આ બધા દ્વારા મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વધારે કે ઓછા પ્રમાણમાં મેરિલના એકીકરણના સિદ્ધાંતની જેમ છે પરંતુ પ્રતિબિંબ દ્વારા બરાબર શું કહેવામાં આવે છે તેનાથી માન્યતા અલગ છે વિદ્યાર્થીઓ જે પ્રતિબિંબથી પસાર થાય છે તેનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મુશ્કેલ છે મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી છે અને પ્રશિક્ષકોએ સંભવત વિદ્યાર્થીઓ સાથે બેસીને આ સ્પષ્ટ કરવું આવશ્યક છે પ્રતિબિંબનું મૂલ્યાંકન કરવા માટે તેઓએ રુબ્રીક્સનો વિકાસ કરવો જ જોઇએ શિક્ષકોએ ઉંડાણપૂર્વક શીખનારાઓની ધારણાઓને પડકાર આપીને સહેલાઇકાર તરીકે કાર્ય કરવું આવશ્યક છે ફરીથી અને ફરીથી પ્રશ્ન કરો જેથી શીખનારાઓને ખરેખર તે અનુભવને ઉંડી ફેશનમાં પ્રતિબિંબિત કરવાની ફરજ પડે જૂથ સ્તરે જટિલ પ્રતિબિંબને મંજૂરી આપતા શીખનારાઓના સમુદાયને મજબૂત બનાવવો અને નિષ્ફળતાઓથી શીખવું મેં કહ્યું તેમ જો તે એકલતાના સંદર્ભમાં હોય તો વિદ્યાર્થીને નિષ્ફળતા સ્વીકારવી અને નિષ્ફળતાઓમાંથી શીખવું કંઈક મુશ્કેલ હોઈ શકે પરંતુ યોગ્ય શિક્ષણ સમુદાયો બનાવીને આપણે નિષ્ફળતાઓમાંથી પણ શીખવા માટે એક મજબૂત કેસ બનાવી શકીએ છીએ વિદ્યાર્થી સમુદાય એક બીજાને ટેકો આપી શકે છે અને શિક્ષકોએ પણ આખી પ્રક્રિયાને ટેકો આપવો જોઇએ અને પછી શક્ય છે કે સંપૂર્ણ જૂથ નિષ્ફળતાઓથી પણ શીખી શકે અનુભવ પર પ્રતિબિંબ કરવાથી નિષ્ફળતાના કિસ્સા પણ ખરેખર ભણતર તરફ દોરી શકે છે તે સામાજિક રચનાત્મક શિક્ષણ વાતાવરણની સ્થાપનાનું કારણ છે આ બધા શીખનારાઓ દ્વારા પ્રતિબિંબને સક્ષમ કરાશે પ્રતિબિંબિત પ્રક્રિયામાં દરેક ભાગ લઈ શકશે બધા વિદ્યાર્થીઓ ખરેખર પ્રશ્નોના જવાબ આપતા શામેલ હોઈ શકે કે આ કેમ થયું મેં આમાંથી શું શીખ્યુ છે તેઓ આ જ્ઞાનને ભવિષ્યના અનુભવો પર કેવી રીતે લાગુ કરે છે નોંધ લો કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ટીમમાં દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નોના વ્યક્તિગત રીતે જવાબ આપવાના રહેશે સામૂહિક રીતે તેઓ શીખે છે પરંતુ પ્રતિબિંબ વ્યક્તિગત સ્તરે પણ થવું આવશ્યક છે ત્યાં પરિસ્થિતિગત મુદ્દાઓ અને અમલના સૂચનો છે પ્રશિક્ષકોને નવા અનુભવમાં શામેલ થવા અને અર્થઘટન કરવા માટે જરૂરી પાયો પૂર્વશરત જ્ઞાન આપવા માટે શરૂઆતમાં આદેશાત્મક સૂચના પ્રદાન કરવી પડી શકે છે કેટલીકવાર ત્યાં પૂર્વજરૂરી પૃષ્ઠભૂમિ જ્ઞાન શીખનારાઓ સાથે ન હોઇ શકે તેથી પ્રશિક્ષકોએ સંબંધિત પૃષ્ઠભૂમિ જ્ઞાન પ્રદાન કરવા માટે શરૂઆતમાં અમુક સત્રો માં સીધી સૂચના અથવા કોઈ અન્ય પદ્ધતિ વાપરવી પડશે નૈતિક વાતાવરણ સ્થાપિત કરવું આ ખાસ કરીને મહત્વનું છે જ્યારે આયોજિત અનુભવ માટે વિદ્યાર્થીઓને બહારની દુનિયા સાથે કામ કરવાની આવશ્યકતા હોય છે તમારે વિદ્યાર્થીઓમાં નૈતિક વર્તનની ભાવના ઉત્પન્ન કરવી આવશ્યક છે અને તેમને બાહ્ય વિશ્વ સાથે યોગ્ય ક્રિયાપ્રતિક્રિયામાં તાલીમ આપવી જોઈએ ઉદાહરણ જ્યારે દૃષ્ટિથી પડકારવાળા બાળકો સાથે કામ કરતી ટીમો બ્રેઇલ ટ્યૂટર વિકસાવવાની સમસ્યા સાથે સંકળાયેલી છે ત્યારે દૃષ્ટિથી પડકારાયેલા બાળકો સાથે કેવી રીતે સંપર્ક કરવો તે વિશે કોઈને તાલીમ આપવી આવશ્યક છે જેથી ક્રિયાપ્રતિક્રિયા રચનાત્મક રહે આ હંમેશા દરેક વિદ્યાર્થી માટે શક્ય ન હોય તેથી પ્રશિક્ષકે ખાતરી કરવી આવશ્યક છે કે વિદ્યાર્થીઓને બહારની દુનિયા સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવે તે પહેલાં તેઓને યોગ્ય તાલીમ મળે અને યોગ્ય નૈતિક વાતાવરણ સ્થાપિત થાય અગાઉના અનુભવને સક્રિય કરો જેમ કે અગાઉના એકમોમાં પણ સૂચનાત્મક ઘટકો પર ચર્ચા કરવામાં આવ્યા છે પૂર્વ અનુભવને સક્રિય કરવા માટે વિવિધ ચર્ચાઓ અસ્તિત્વમાં છે ચર્ચા વાર્તાઓ વગેરે પ્રશિક્ષકે શીખવાની જૂથોની લાક્ષણિકતાઓના આધારે આ ઘટકો પસંદ કરવા અને મેળવવાની જરૂર છે જે નવા અનુભવોને સક્રિય કરી રહ્યા છે જ્યાં વાસ્તવિક અનુભવો પ્રદાન કરવો તે ખૂબ ખર્ચાળ અથવા ખૂબ જોખમી છે ત્યાં સિમ્યુલેશનનો ઉપયોગ કરો જોખમી વાતાવરણનો કેસ આપણે પહેલાથી જોયો છે જો તે ખર્ચાળ છે તો પણ આપણે ફક્ત સિમ્યુલેશન આધારિત અનુભવ પ્રદાન કરવો પડશે અને અભ્યાસોએ બતાવ્યું છે કે જો અનુભવી શિક્ષણના અન્ય સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો સિમ્યુલેશન પર આધારિત અનુભવ પણ વ્યાજબી રીતે કાર્ય કરે છે ઇન્ટર્નશીપ્સ કે જે હવે ઘણી સંસ્થાઓમાં ફરજિયાત બની છે જો તેનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવે તો તે પ્રાયોગિક અભિગમના અમલ માટે મોટી તકો પ્રદાન કરે છે કારણ કે અમુક અર્થમાં શીખનારાઓ ખરેખર ઇન્ટર્નશિપમાં એવા અનુભવોમાંથી પસાર થનારા છે જે એ વ્યાવસાયિક અનુભવની તુલનામાં સમાન છે જે તેઓ પછીથી મેળવે તેવી સંભાવના છે જો તમે સમગ્ર પ્રક્રિયાને કાળજીપૂર્વક અનુસરો છો તો ઇન્ટર્નશીપ્સ પ્રાયોગિક અભિગમના અમલ માટે એક મહાન તક પૂરી પાડે છે આ અર્થમાં કે કોઈ પણ અનુભવ માટે સંદર્ભ સેટ કરવો આકારણીના માપદંડનો સંપર્ક કરવો વિદ્યાર્થીઓને તે અનુભવ પર પ્રતિબિંબિત કરવા જો તમે આ બધા સિદ્ધાંતોનું પાલન કરો છો તો વિદ્યાર્થીઓ દ્વારા શીખવાની દ્રષ્ટિએ ઇન્ટર્નશિપ્સ ખૂબ ઉપયોગી થઈ શકે છે આપણે અગાઉ પણ એક વખત અગાઉ ચર્ચા કરી હતી કે સામયિકો પ્રતિબિંબ માટે ઉત્તમ વાહનો છે શીખનાર એ કયા અનુભવોમાંથી પસાર થાય છે જેમ અને તે થાય છે ત્યારે તેઓ જર્નલમાં રેકોર્ડ કરે છે કે અને અંતે જર્નલ એન્ટ્રીઓનો સારાંશ પ્રતિબિંબ માટે ખૂબ સારો આધાર પ્રદાન કરી શકે છે પરંતુ પ્રશિક્ષકોએ જર્નલ બનાવવામાં માં શીખનારાઓને થોડી તાલીમ આપવી પડી શકે છે જર્નલનું મૂલ્યાંકન કરવાનું આયોજન ખૂબ કાળજીપૂર્વક કરવું આવશ્યક છે અન્યથા વિદ્યાર્થીઓ અસલી જર્નલ જાળવી શકશે નહીં કદાચ તેઓ જર્નલનું સંશ્લેષણ કરી શકે છે જે વધુ સારી ગ્રેડિંગ તરફ દોરી જાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આકારણીના માપદંડ માં વિદ્યાર્થીઓએ તેમના જર્નલનો વિકાસ કઈ રીતે કર્યો છે જર્નલમાં વિદ્યાર્થીના અધિકૃત અનુભવો રેકોર્ડ કરવા આવશ્યક છે તો જ અનુભવમાંથી શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે સખત સૂચનાના સમયપત્રકને કારણે ઔપચારિક કાર્યક્રમોમાં આકારણી કરી નવા અનુભવ માટેનાં નિષ્કર્ષો લાગુ કરવા ખૂબ મુશ્કેલ હોઈ શકે છે કોઈએ મર્યાદિત સમયમાં ફક્ત ચર્ચાઓનો ઉપયોગ કરવો પડી શકે છે વિદ્યાર્થી જૂથો સાથે ચર્ચા તેમને પૂછવું તમે આ અનુભવને આ પ્રકારની નવી પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગમાં લેશો પરિસ્થિતિનું વર્ણન કરો અને વિદ્યાર્થીઓને પૂછો કે તેઓ તેમના જ્ઞાનને કેવી રીતે લાગુ કરશેઔપચારિક પ્રોગ્રામમાં કદાચ ફક્ત મર્યાદિત ચર્ચા શક્ય છે પ્રોગ્રામના અભ્યાસક્રમમાં આપણે પ્રાયોગિક અભિગમ ક્યાં લાગુ કરીએ છીએ મોટા પાયે ઔપચારિક એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સની સૂચના માટે પ્રાયોગિક અભિગમ શામેલ કરવો એ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે કારણ કે સામાન્ય રીતે આપણા કાર્યક્રમો ખૂબ જ કડક રીતે સુનિશ્ચિત હોય છે સામગ્રીની નોંધપાત્ર માત્રા છે જે સીધી સૂચનામાં સંચાલિત થવાની જરૂર છે અને સામાન્ય રીતે સમયપત્રક એકદમ ચુસ્ત હોય છે ખૂબ જ મોટા પાયે પ્રાયોગિક અભિગમ શામેલ કરવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે હકીકતમાં પ્રોજેક્ટ આધારીત અભિગમ સમસ્યા આધારિત અભિગમ સાથે પણ આ વાત સાચી છે તેઓ ફક્ત પસંદ કરેલા સેમેસ્ટરમાં પસંદ કરેલા અભ્યાસક્રમોમાં લાગુ કરી શકાય છે આ ખૂબ મોટા પાયે શક્ય નથી રિપોર્ટ કરેલા કેસોમાં પણ સામાન્ય રીતે વર્ણવેલ છે કે તેનો ઉપયોગ ફક્ત વિશિષ્ટ અભ્યાસક્રમોમાં જ થાય છે તેથી પ્રોજેક્ટ આધારિત અભિગમ અથવા સમસ્યા આધારિત અભિગમની જેમ પ્રાયોગિક અભિગમનો ઉપયોગ નિયમિત અભ્યાસક્રમના પ્રયોગશાળાના ઘટકને લાગુ કરવા માટે પણ થઈ શકે છે પ્રયોગશાળા એ પૂર્વવ્યાખ્યાયિત અભ્યાસોની શ્રેણી હોવાને બદલે તે એક અનુભવ હોઈ શકે છે જેના દ્વારા વિદ્યાર્થીઓ પસાર થાય છે અને પછી તેઓ અનુભવ પર પ્રતિબિંબિત કરે છે અને એક જર્નલ બનાવે છે જે નિયમિત કોર્સના પ્રયોગશાળાના ભાગ તરીકે સેવા આપી શકે તેનો અમલ કરવો શક્ય છે કોઈપણ નિયમિત અભ્યાસક્રમ કે જેમાં લેબનો ઘટક હોય તેને એક પ્રાયોગિક અભિગમમાં ફેરવી શકાય છે 0 થિયરી 0 ટ્યુટોરિયલ 1 લેબની ક્રેડિટ સ્ટ્રક્ચર સાથે એકલો કોર્સ ઓફર કરવો પણ શક્ય છે અથવા 0 થિયરી 0 ટ્યુટોરિયલ લેબના 2 ક્રેડિટ્સ અને તે પ્રાયોગિક અભિગમ પર આધારિત હોઈ શકે છે દેખીતી રીતે આ ઘણી વાર ઓફર કરી શકાતું નથી પરંતુ 2 3 4 સેમેસ્ટરમાં આ ઓફર કરી શકાય છે આ બધા ઉપરના કિસ્સાઓમાં આ અમલ પ્રોજેક્ટ આધારિત અભિગમ અથવા સમસ્યા આધારિત અભિગમથી અલગ રહે છે તેની ખાતરી કરવા માટે કાળજી લેવી આવશ્યક છે હકીકતમાં જેમ મેં કહ્યું છે સૂચનાના પ્રાયોગિક અભિગમ તરીકે અહેવાલ કરાયેલા કેટલાક કેસ સ્ટડીઝ લગભગ પ્રોજેક્ટ આધારિત અભિગમો જેવા દેખાતા હતા એવું નથી કે તેમાં કંઈપણ ખોટું છે પરંતુ જ્યારે આપણે પ્રાયોગિક અભિગમ લાગુ કરવાની ઇચ્છા રાખીએ છીએ ત્યારે આપણે અનુભવ આધારિત અભિગમના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ કોઈ વિશિષ્ટ ઔlપચારિક કાર્યક્રમમાં આના અમલમાં સાવચેત રહેવું જોઈએ હવે તે મેં કહ્યું તેમ ઇન્ટર્નશીપ ફરજિયાત છે પ્રાયોગિક અભિગમને અસરકારક રીતે લાગુ કરવા સંસ્થાઓ આ તકનો લાભ લઈ શકે છે કેટલીક સંસ્થાઓ જાળવણી જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં તાલીમ પ્રદાન કરવા માટેના પ્રાયોગિક અભિગમના અમલ માટે એવીઆર ઓગમેન્ટેડ વર્ચ્યુઅલ રિયાલિટી જેવી તકનીકીઓનો પણ ઉપયોગ કરે છે મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં ક્ષેત્રની તાલીમના આધારે માર્કેટિંગ સેવા ક્ષેત્ર વગેરેના અભ્યાસક્રમોમાં તેને લાગુ કરી શકાય અને કેટલીક સંસ્થાઓએ આનો પ્રયાસ કર્યો છે ઘોષણાત્મક અભિગમ રજૂ કરવાનું શક્ય છે મૂળભૂત રીતે સેવા શિક્ષણ એ અનુભવ આધારિત હોઈ શકે છે આપણે છેલ્લા બે એકમો અને આ એકમમાં જે ત્રણ અભિગમોની ચર્ચા કરી છે તે બધા કોઈક અર્થમાં સંબંધિત છે આ અર્થમાં કે તે બધા શીખવાના સિધ્ધાંત પર આધારિત છે પ્રોજેક્ટ આધારિત અભિગમ સમસ્યા આધારિત અભિગમ અને પ્રાયોગિક અભિગમ તે બધા કરીને શીખવાના સિદ્ધાંત પર આધારિત છે છતાં તેઓ અલગ અભિગમ છે અપેક્ષિત ધ્યાન પ્રક્રિયા અંતિમ પરિણામો કંઈક અલગ છે ઔપચારિક એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં મોટા પાયે અમલમાં મુશ્કેલીઓ એ આ ત્રણેય અભિગમો માટે એક સામાન્ય લાક્ષણિકતા છે આ બધા એન્જિનિયરિંગ શિક્ષણની વર્તમાન પડકારોને દૂર કરવા માટે વપરાય છે આ પ્રોગ્રામ્સની કેટલી હદ છે આ અભિગમોને ઔપચારિક કાર્યક્રમોમાં લાગુ કરી શકાય કે કેમ કઈ રીતે આ અભિગમોને ભેળવીને પ્રયાસ કરવો જોઇએ તે બધા પરિસ્થિતિગત મુદ્દા છે સંસ્થાઓએ તે નક્કી કરવું આવશ્યક છે કે તેઓ કયા અભિગમોનો ઉપયોગ કરવા માગે છે અને આ ઔપચારિક કાર્યક્રમમાં આ અભિગમોને એકીકૃત કરવાની જરૂર કેટલી હદે છે કેમ કે ત્યાં કોઈ વાનગીઓ નથી કે જે સફળતાની બાંયધરી આપે છે સંસ્થાઓએ પ્રયોગ કરવો જોઈએ અને તે નક્કી કરવું જોઈએ કે તેમના માટે કઈ શ્રેષ્ઠ વસ્તુ છે તે સમયગાળા દરમિયાન તેઓએ વિકસિત કરવું પડશે કે તે ચોક્કસ સંદર્ભ માટે કયા પ્રકારનાં અભિગમો સૌથી યોગ્ય છે આ અભિગમનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તે વર્ણવો અથવા તમારી સંસ્થામાં પ્રાયોગિક અભિગમનો ઉપયોગ કરવાની યોજના બનાવો કૃપા કરીને આ અભિગમની અસરકારકતા સંબંધિત તમારા દ્રષ્ટિકોણ પર ટિપ્પણી કરો જો શક્ય હોય તો 300 કરતા ઓછા શબ્દોનો ઉપયોગ કરો પરંતુ જો તમને ખરેખર લાગે છે કે તમને વધુની જરૂર છે તો કરી શકો છો તમારો અનુભવ શેર કરો com પર અભ્યાસનાં પરિણામો શેર કરવા બદલ આભાર આગળના એકમમાં આપણે સૂચના માટે અનુકરણ અભિગમને સમજીશું તે સંદર્ભ શું છે જેમાં સિમ્યુલેશનનો ઉપયોગ કરી શકાય છે તેની શક્તિની મર્યાદાઓ શું છે તેના ફાયદા શું છે આ બધાની આપણે આગળના એકમમાં ચર્ચા કરીશું ત્યાં સુધી આપણે રાહ જોઈએ